તેથી અમે મોમેન્ટ્સની મેથડ પર આ મોડ્યુલ સાથે ચાલુ રાખીશું અને આગળનો વિભાગ જોઈશું કે જે મોમેન્ટ્સની આ મેથડ ને સરફેસ ઈન્ટિગ્રલ ઈક્વેશન લાગુ કરી રહ્યું છે તો ફરી આપણે થોડું રિવિઝન કરીશું જો તમને યાદ હોય તો આ બે બોડી 2 વોલ્યુમની સમસ્યા હતી મારી પાસે કેટલાક છૂટાછવાયા પદાર્થ હતા તેથી હું તેને આ રીતે સૂચવીશ અને આ એક મોટા પ્રદેશમાં ઘેરાયેલું હતું હું આ સીમાને સ્ત્રોત S કહું છું અને અહીં કેટલાક વર્તમાન સ્ત્રોત J હતા આ મારું વોલ્યુમ 1 હતું આ મારું વોલ્યુમ 2 હતું અને આ વોલ્યુમ 2 અમુક વસ્તુ છે જે હું જાણું છું તેથી આ બે ઇકવેશન હતા જે અમને યોગ્ય મળ્યા હતા દરેકને આ ઇકવેશન યાદ છે તો તમારી સ્મૃતિને તાજી કરવા માટે શું બદલાયું છે જે કાં તો આ અથવા આ પ્રથમ અથવા બીજી ઇકવેશન ની સ્થિતિ પેદા કરે છે પરંતુ મને શા માટે બે જુદી જુદી જમણી બાજુ મળે છે વિદ્યાર્થી કારણ કે ડેલ્ટા ડેલ્ટા ફંક્શનના સ્થાનને કારણે જો ડેલ્ટા ફંક્શન ઇન્ટીગ્રેશન ના ફીલ્ડ માં ન હતું તો મને 0 મળ્યું જે જ્યારે ત્યારે થયું અને જ્યારે પછી ડેલ્ટા ફંક્શન સાથે કામ કર્યું અને હું બરાબર થયો એ જ રીતે પ્રદેશ 2 માટે ફરીથી ફક્ત તમારી મેમરી તાજી કરવા માટે શા માટે પહેલા ઇકવેશન માં બાદબાકીનું ચિહ્ન અને બીજા ઇકવેશન માં વત્તાનું ચિહ્ન છે મેં આ રીતે બનવાની દિશા નક્કી કરી હતી તેથી બાહ્ય સપાટી માટે અને બાદબાકી ચિહ્નના તફાવતને કારણે બાહ્ય સામાન્ય આ રીતે નિશ્ચિત કરવામાં આવે છે અન્ય કોઈ તફાવત કે જે આપણે ઇનસિડેન્ટ ફીલ્ડ માં નોંધીએ છીએ ત્યાં ફક્ત ઇનસિડેન્ટ ફીલ્ડ છે વિદ્યાર્થી પ્રદેશ 1 પ્રદેશ 1 માં જમણી બાજુએ તેથી જ તે અહીં છે પરંતુ 2જી ઇકવેશન માં તે બરાબર નથી તેથી દરેકને યાદ છે કે અમે આ ઇકવેશન ને નામ પણ આપ્યાં હતાં તો બંને બાજુનું પ્રથમ ઇકવેશન આપણે તેને શું કહીશું વિદ્યાર્થી હ્યુજેન્સ સિદ્ધાંત હ્યુજેન્સ સિદ્ધાંત ઠીક છે તે જ રીતે અહીં અને આને અમે બોલાવ્યા છે વિદ્યાર્થી એક્સટીન્ક્શન એક્સટીન્ક્શન થિયરમ ચાલો બરાબર બતાવીએ તો આ તમારા માટે માત્ર એક રિવિઝન છે અને હવે અમે આ ઇકવેશન રજૂ કર્યા પછી અમે શું કર્યું અમે ગયા અને લાંબી ચર્ચા કરી કે આપણે gs ok ની ગણતરી કેવી રીતે કરીએ અને અમે ઇન્ટીગ્રેશન પર પણ જોયું કારણ કે તમે જોઈ શકો છો કે અહીં એક સંકલન છે અમારે ઇન્ટીગ્રેશન વિશે ચિંતા કરવાની રહેશે તેથી તે સામાન્ય સેટઅપ હતું વધુ આગળ વધતા અમને એક વાત સમજાયું કે અને આનું અવકાશમાં ક્યાંય પણ મૂલ્યાંકન કરવામાં આવતું નથી ફક્ત દેખાવ પર મૂલ્યાંકન કરવામાં આવે છે આ રેખા ઇન્ટેગ્રલ અથવા સમોચ્ચ ઇન્ટેગ્રલ છે તો આનું મૂલ્યાંકન માત્ર સપાટી S પર જ કરવામાં આવી રહ્યું હતું અને પછી આપણે તે કહેવા માટે કયા સંબંધનો ઉપયોગ ફંક્શન્સ અને તે સમાન હોવું જોઈએ તેથી અહીં એક છે અને અહીં એક છે સીમા પરના 2 સમાન છે કારણ કે ટેનજેન્ટિયલ ઇકવેશન ની કોન્ટિનયુટી બરાબર છે તેથી ટેનજેન્ટિયલ જો મને આપશે તેની કોન્ટિનયુટી અને મને આપવાનું કોન્ટિનયુટી બંને બાજુએ સમાન છે તેથી ઓળખીને કે હું એક નવું પ્રતીક લખી રહ્યો છું જે ઇકવેશન અને બંનેમાં સમાન છે તેથી મેં જે કર્યું છે તે મેં માત્ર એક્સટીન્ક્શન થિયરમ ને જ પસંદ ફંક્શન્સ છે તો હવે આ ઇકવેશન માં આમાં શું જાણીતું છે જો હું તમને પૂછું કે આ ઇકવેશન જોઈને બધું શું જાણીતું છે મને ખબર છે કે હું ડાબેથી શરૂ કરું છું વિદ્યાર્થી હા હા વોલ્યુમ 1 માટે માધ્યમ માટે તેનું ગ્રીન્સ ફંક્શન હું જાણું છું તે જાણીતું છે તેથી તે પણ જાણીતું છે શું હું ફીઝને જાણું છું મને ફીની ખબર નથી વિદ્યાર્થી ઠીક છે કે હું શું શોધવા માંગો છો પરંતુ હું જમણી બાજુ આ વ્યક્તિ જાણું છું હું જાણું છું કે ઇનસિડેન્ટ ફીલ્ડ જાણીતું છે અને હવે શું અજાણ્યું છે જેને હું ઉકેલવા માંગુ છું ચોક્કસપણે અજ્ઞાત છે શું આપણે બીજા અજાણ્યાને થોડું વધુ ચોક્કસ બનાવી શકીએ છીએ સાચું કારણ કે મારો મતલબ જાણીતો છે પરંતુ સ્કેલર અથવા વેક્ટર માટે શું સોલ્વ કરવું સરળ છે વિદ્યાર્થી સ્કેલર સ્કેલર અધિકાર તેથી જો હું જાણું છું કે વેક્ટર કયો છે તે શોધવાનો પ્રયાસ કરવાને બદલે તે નવા અજાણ્યા ને પણ બનાવી શકે છે તો આ મારા 2 અજાણ્યા છે તેથી મારી પાસે 2 ચલોમાં ઇકવેશન ના 2 સેટ છે અને ધ્યેય આ 2 ઇકવેશન ને સોલ્વ કરવાનો છે તો ચાલો હવે આ સમસ્યાઓ સોલ્વ કરવા માટે અમારી પધ્ધતિનો ઉપયોગ કરીએ હવે એક વસ્તુ જે તમે જોશો કે આ ઇકવેશન માં ઇન્ટીગ્રેશન નું ચલ શું છે વિદ્યાર્થી r તે r છે કે r અન પ્રાઈમ્ડ કોઓર્ડિનેટ્સ તે અહીં દર્શાવેલ છે તેથી તેનું અન પ્રાઈમ્ડ તે મહત્વનું છે તેથી આ ઇકવેશન માં એક એવી વસ્તુ છે જે હજી સ્પષ્ટ કરવામાં આવી નથી અને તે ચહેરા પર આપણી સામે જોઈ રહી છે જે મેં યોગ્ય વિશે કશું કહ્યું નથી તેથી જ્યાં સુધી હું r પ્રાઇમનો ઉલ્લેખ ન કરું ત્યાં સુધી હું ખરેખર આ પ્રથમ અથવા બીજા ઇન્ટેગ્રલ નું મૂલ્યાંકન કરી શકતો નથી કે r પ્રાઇમ ક્યાં છે તે બધું જ મેં કહ્યું છે કે એક્સટીન્ક્શન થિયરમ કહે છે અને બીજા ભાગમાં બરાબર છે તો ચાલો આ જોઈએ ચાલો આને ફરીથી દોરીએ તેથી 1લા ઇકવેશન માટે પ્રથમ 1મું ઇકવેશન ક્યાં કહી શકે છે તો આ તે છે જ્યાં ઇકવેશન 1 માટે યોગ્ય હોવું જોઈએ અને આ તે છે જ્યાં ઇકવેશન માટે હોવું જોઈએ વિદ્યાર્થી 2 2 ઠીક છે આ વસ્તુ વિશે ભૂલી જવું એ તેની ખૂબ જ સામાન્ય ભૂલ છે જો તમે આ વિશે ભૂલી જશો તો જો આપણે ખોટી જગ્યાએ મૂકીશું તો જમણી બાજુ જમણી બાજુ બદલાઈ જશે તેથી આ 2 અવરોધો છે જે ધ્યાનમાં રાખવાની છે પરંતુ તે સિવાય અન્ય મારા હાથમાં છે તેથી હવે પ્રશ્ન એ છે કે ફાઇન આર પ્રાઇમ પ્રથમ કિસ્સામાં V 2 અને પછીના કિસ્સામાં V 1 સાથે સંબંધિત હોવો જોઈએ પરંતુ મારે તેને ક્યાં મૂકવો જોઈએ હું આને ક્ષણોની મેથડ જેવી કંઈક દ્વારા ઉકેલવા માંગુ છું અને ક્ષણોની સૌથી સરળ મેથડ અપનાવીશ સૌથી સરળ પ્રકાર શું છે વિદ્યાર્થી પલ્સ બેસિસ પલ્સ બેસિસ વિદ્યાર્થી ડેલ્ટા પરીક્ષણ ડેલ્ટા પરીક્ષણ અમે આને પ્રોટોટાઇપ તરીકે બરાબર રાખીશું તેથી આ હવે પરીક્ષણ સ્થાન માટે નિર્દિષ્ટ કરવામાં આવી રહ્યું છે જે મારે સ્થાનનું પરીક્ષણ કરવું છે તે હું જ્યાં પસંદ કરું છું તેના અનુરૂપ છે તો હું મારી પસંદગી ક્યાં કરી શકું ચાલો શરુ કરીએ ચાલો એક ડગલું પાછળ જઈએ ચાલો આપણે બેઝિક ફંક્શન્સથી શરૂઆત કરીએ જેમ કે આપણે ટેસ્ટિંગ પર આવીશું કહો કે ચાલો બેઝિક ફંક્શન્સથી શરૂઆત કરીએ તો મારા અજાણ્યા ફંક્શન શું છે અને તેથી કારણ કે હું કહી શકું છું કે આ હવે મારું અજ્ઞાત ફંક્શન છે જે હું જાણીતા બેસિસ ના સંદર્ભમાં લખીશ જાણીતો બેસિસ હું મને પલ્સ બેસિસ ને બરાબર કહી શકું છું તેથી કો એફિશિયન્ટ હું બરાબર લખી શકું છું એ જ રીતે અન્ય વેરીએબલ માટે બરાબર તો મેં શું કર્યું છે મેં કાપી નાખ્યું છે મેં દરેક સેગમેન્ટ માટે આને n સેગમેન્ટમાં કાપી નાખ્યું છે મેં એક કો એફિશિયન્ટ સાથે 1 પલ્સ ધારણ કર્યું છે જે બરાબર નક્કી કરવામાં આવશે તેથી નવા જેથી અજાણ્યા તેથી મેં તેમને માં બનાવ્યા છે s અને મેં તેમને s બનાવ્યા છે તેથી પલ્સ બેઝિસ બેઝ ફંક્શન કરવામાં આવે છે તે પછી ટેસ્ટિંગ ફંક્શનનું સ્થાન સ્પષ્ટ થાય છે ટેસ્ટિંગ પોઈન્ટ એ ડેલ્ટા ટેસ્ટિંગ છે તેથી મારે ફક્ત પોઈન્ટ પસંદ કરવાનું છે જ્યાં મારે મારું પરીક્ષણ ફંક્શન મૂકવું જોઈએ તો આપણે શું કરવું જોઈએ મારો મતલબ એ છે કે તમે શું કરશો તે બહુ જટિલ નથી તેથી પ્રથમ ઇકવેશન માટે જમણી બાજુએ ગમે ત્યાં શું અવરોધ હોઈ શકે તે જુઓ તેથી ધારો કે આપણે અહીં એક કેસ લઈએ આ મારું છે અને અહીં વિવિધ n સેગમેન્ટ્સ છે કે આના જેવા અને તે મારા પર છે કે હું આ બિંદુઓ ક્યાં પસંદ કરું હું આ પસંદ કરી શકું તેથી 1 2 3 4 5 6 7 સેગમેન્ટ કેટલા સેગમેન્ટ છે તો મારે કેટલા પોઈન્ટ્સનું પરીક્ષણ કરવું જોઈએ 7 પોઈન્ટ સાચા 1મું ઇકવેશન મને આગામીમાં 7 આપશે તે મને બીજા 7 પણ આપશે તેથી મને 14 મળશે મને મારા તમામ 14 વેરીએબલ મળશે આ કિસ્સામાં 14 વેરીએબલ છે દરેક સેગમેન્ટમાં a અને a છે જે મારે યોગ્ય રીતે શોધવાની જરૂર છે તેથી હું આ 7 પોઈન્ટ અહીં ગમે ત્યાં પસંદ કરી શકું છું હું આ પોઈન્ટ પસંદ કરી શકું છું જેમ કે આ ઇકવેશન 1 માટે છે શું હું આ રીતે મારા પોઈન્ટ પસંદ કરી શકું હા ટેકનિકલી આમાં કંઈ ખોટું નથી શા માટે કારણ કે જો હું આ મુદ્દાઓને એક પછી એક અહીં મૂકું તો જો હું તેમાંથી પસાર થઈશ તો મને કેટલા ઇકવેશન મળશે મને 7 ઇકવેશન મળશે કેટલા ચલોમાં 1મું ઇકવેશન તેમાં કેટલા ચલ છે વિદ્યાર્થી 14 14 ચલો તેથી મને 7 ઇકવેશન મળ્યા કારણ કે મેં 7 અલગ અલગ પોઈન્ટ પર પરીક્ષણ કર્યું મને 14 વેરીએબલમાંથી બીજા મળ્યા તેથી મને 14 ચલ 7 ઇકવેશન મળ્યા તેથી પછી પરંતુ મેં માત્ર અડધી માહિતી સમસ્યાનો ઉપયોગ ફંક્શન્સ છે અને બાકીનો અડધો ઇકવેશન 2 છે ઇકવેશન 2 મારે કેટલી વાર પરીક્ષણ કરવું જોઈએ ફરીથી 7 વખત કે મને 14 ચલોમાં 14 ઇકવેશન મળશે તો હું આ બિંદુઓ ક્યાં પસંદ કરી શકું તેઓ વોલ્યુમ સાથે જોડાયેલા હોવા જોઈએ વિદ્યાર્થી 1 1 તેથી હું આના જેવા કેટલાક મુદ્દા યોગ્ય રીતે પસંદ કરી શકું છું તેથી 1 2 3 4 5 6 7 મને 7 પોઈન્ટ પસંદ કરવામાં આવ્યા છે તેથી તે મને આપે છે કે જ્યારે હું આ 7 પોઈન્ટ્સ સાથે 2જી ઇકવેશન નું પરીક્ષણ કરીશ ત્યારે મને બાકીના 7 ઇકવેશન અને તે જ 14 ચલો બરાબર મળશે કારણ કે ગ્રાડ ફી બંને જગ્યાએ દેખાઈ રહી છે બંને ઇકવેશન માં phi બરાબર દેખાય છે તેથી હું 14 ચલોમાં 14 ઇકવેશન મેળવવા જઈ રહ્યો છું હું તેને સોલ્વ કરી શકું છું મને મારો જવાબ મળશે શું આ અભિગમ સાથે કોઈ સમસ્યા છે ના ત્યાં કોઈ સમસ્યા નથી એકમાત્ર વસ્તુ એ છે કે આ પરીક્ષણ બિંદુઓનું સ્થાન થોડું મનસ્વી લાગે છે હું તેમને ગમે ત્યાંથી પસંદ કરું છું તેથી જો હું આ બિંદુઓને આ રીતે આપખુદ રીતે પસંદ કરું છું અને પછી મારો મતલબ સૈદ્ધાંતિક રીતે તે સાચો છે અને આમ કરવાથી વિસ્તૃત સીમા સ્થિતિ મેથડ કહેવાય છે વિસ્તૃત સીમા સ્થિતિ મેથડ શા માટે લંબાવ્યું કારણ કે તે સીમાથી દૂર છે તેથી વિસ્તૃત સીમા સ્થિતિ મેથડ પરંતુ તે બહાર વળે છે તેથી હું આ મેળવવાનો નથી પરંતુ હું તમને ફક્ત માહિતી આપીશ જો તમે આ બિંદુઓને સીમાથી દૂર આ રીતે રેન્ડમ પસંદ કરો છો તો ઉકેલમાં ભૂલ વધુ છે તો તેને પસંદ કરવાની બીજી કઈ રીત હોઈ શકે મેં આ બિંદુઓને સપાટીની ખૂબ નજીક લઈ જવાની આગેવાની કરી જો તમે પ્રથમ ઇન્ટેગ્રલ ઇકવેશન પર પાછા જુઓ કે મેં તે વાયર કર્યું હતું જ્યાં મેં દરેક સેગમેન્ટની મધ્યમાં મારા પરીક્ષણ બિંદુઓને પસંદ કર્યા હતા શું હું અહીં દરેક સેગમેન્ટ ની વચ્ચે કરી શકું મને એક મળે છે કે કોઈ પણ હા કહેતો નથી મારો મતલબ આના જેવો સેગમેન્ટ શું હું મારું પસંદ કરી શકું વિદ્યાર્થી ના પણ અહીં વિદ્યાર્થીઃ તે પણ આપશે તે જાણીતું છે જો સીમા મને ઓળખાય છે તો તે મને બરાબર ઓળખે છે તેથી જ્યાં સુધી હું આ અવરોધોનું પાલન કરું છું ત્યાં સુધી હું મારું સ્થાન ગમે ત્યાં પસંદ કરી શકું છું મને આપવામાં આવે છે કે હું સીમા જાણું છું શું હું મારા મુદ્દાઓ પસંદ કરી શકું છું શું હું આ વ્યક્તિને અહીં ખસેડી શકું છું જ્યાં સુધી તે સીમાને સ્પર્શતો પણ નથી ત્યાં સુધી હું તેને ખસેડી શકું છું સીમા એ એક પ્રકારની વિશિષ્ટ વસ્તુ છે જેમ કે સીમા બંને અને તેથી જ્યાં સુધી હું સીમા પાર ન કરું ત્યાં સુધી હું એક્સટીન્ક્શન થિયરમ ની શરતનું ઉલ્લંઘન કરતો નથી તેથી હું શું કરી શકું તે અહીં સેગમેન્ટમાં ફક્ત એક ઝૂમિંગ લેવા દો વિધાર્થી તે s પ્રમાણમાં વર્ણનનું શું છે s ઠીક છે પ્રશ્ન એ છે કે આ s ચિત્રમાં શું છે તો ચાલો એક વાર લઈએ જો તમે જુઓ કે મારી પાસે અહીં n સેગમેન્ટ્સ છે તેથી આ સીમા પર રજૂ કરે છે ત્યાં n સેગમેન્ટ્સ છે તેથી ઉદાહરણ તરીકે પ્રથમ પલ્સ બેઝિસ ફંક્શન નું કંપનવિસ્તાર હશે અને બીજા પલ્સ ફંક્શનનું કંપનવિસ્તાર હશે જે એક સ્કેલર છે તે એક સ્કેલર ફંક્શન છે જે આ સીમા જમણી બાજુએ બદલાય છે હું આ કાર્યને એમ કહીને વ્યક્ત કરું છું કે તે 7 કઠોળથી બનેલું છે તેથી પ્રથમ પલ્સનું કંપનવિસ્તાર છે તો તે થોડું આના જેવું છે મારી પાસે અમુક ફંક્શન છે ચાલો કહીએ કે આ જે દેખાય છે તે છે અને શરૂઆત અને અંત બિંદુ છે દેખીતી રીતે તે જ કારણ કે હું એક વર્તુળ પર જાઉં છું બરાબર તેથી તકનીકી રીતે મારે તેને આ રીતે દોરવું જોઈએ નહીં તો ચાલો આના જેવું કંઈક કહીએ તેથી આ બિંદુ અને આ બિંદુ સમાન છે તેથી હું જે કરી રહ્યો છું તે હું છું હું તેને આ રીતે કાપી રહ્યો છું તે મારો અચળ વળાંક છે હું કહું છું કે હું કંઈક આના દ્વારા અંદાજિત કરીશ આ કઠોળ બરાબર છે જેમ જેમ હું વધુ ને વધુ કઠોળ બનાવું છું તેમ હું વધુ સારી અને સારી રીતે અંદાજ લગાવી શકું છું આ જૂની સામગ્રી છે જે આપણે પહેલાથી જ જોઈ છે તેથી હવે અહીં આ એક સેગમેન્ટ પર પાછા આવીને અહીં પ્રથમ બિંદુ હું તેને સેગમેન્ટના મધ્યબિંદુની ખૂબ જ નજીકની મર્યાદામાં ખસેડી શકું છું અને બીજા ઇકવેશન માંથી પરીક્ષણ બિંદુ હું તેને મધ્યબિંદુની ખૂબ નજીક ખસેડી શકું છું સેગમેન્ટ ફરીથી હું મર્યાદા લઈ શકું છું તેથી હું આ સપાટી S હોવાનું વિચારી શકું છું અને એક કાલ્પનિક સપાટી મને અહીં આ રીતે દોરવામાં આવેલી લીલી ઉપર અને અહીં આના જેવી દોરેલી કાલ્પનિક સપાટીનો ઉપયોગ કરવા દો તેથી અંદરનાને હું કૉલ કરી શકું છું અને બહારનાને હું યોગ્ય રીતે કૉલ કરી શકું છું તેથી વત્તા અને ઓછા એ ખાતરી કરવા માટે છે કે આપણે એક્સટીન્ક્શન થિયરમ ની શરતોનું પાલન કરીએ છીએ જ્યાં સુધી હું આ સ્થિતિમાં છું ત્યાં સુધી તે માન્ય છે કારણ કે તે યોગ્ય છે તેથી હું શું કરવા જઈ રહ્યો છું જો હું આ બિંદુઓને મૂળભૂત રીતે સેગમેન્ટના મધ્યબિંદુ તરીકે પસંદ કરું તો આ સમસ્યાને યોગ્ય રીતે કેવી રીતે સોલ્વ કરવી તે સ્પષ્ટ કરવાની મારી પાસે ખૂબ જ સ્પષ્ટ અસ્પષ્ટ રીત છે આ બેઝિસ ફંક્શન 1 અને 2 પસંદ કરો આ દરેક સેગમેન્ટના મિડપોઈન્ટ તરીકે ટેસ્ટિંગ પોઈન્ટ પસંદ કરો જેમ કે આપણે પ્રથમ ઉદાહરણમાં ઈન્ટિગ્રલ ઇકવેશન પર બરાબર કર્યું હતું તેથી તે વ્યૂહરચના છે જેનો આપણે ઉપયોગ કરીશું અને જ્યારે આપણે તેને સોલ્વ કરીશું ત્યારે તેને કહેવાય છે તેથી તેને સરળ રીતે બાઉન્ડ્રી ઇન્ટિગ્રલ મેથડ કહેવાય છે તેથી આને બાઉન્ડ્રી ઇન્ટિગ્રલ મેથડ કહેવામાં આવશે તેથી અમે જે કર્યું છે તે માટે છે અને તે માટે છે હવે મારે શા માટે આને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે અને હું જઈશ ત્યારે તે સ્પષ્ટ થઈ જશે મેં પણ કહ્યું છે કે મધ્યબિંદુ પસંદ કરો કે શા માટે તમને તેના વિશે જણાવવું અને ઠીક છે તેથી આપણે આહ સાથે જઈશું તેમ તે સ્પષ્ટ થશે તો આ ઇકવેશન માં મોમેન્ટ્સની મેથડ માં ઉકેલવા માટે બીજું શું છે શું થશે હું આ વ્યક્તિ અને આ વ્યક્તિ અને આ ઇકવેશન માં બદલીશ તો મારે કયા પ્રકારની શરતોનું મૂલ્યાંકન કરવું પડશે મારે અમુક સેગમેન્ટના ઇન્ટિગ્રલનું મૂલ્યાંકન કરવું પડશે અને આના ઇન્ટિગ્રલ એ 2 ફંક્શન છે જેમના ઇન્ટિગ્રલનું મારે યોગ્ય મૂલ્યાંકન કરવું પડશે જ્યારે આપણે મોમેન્ટ્સની મેથડ કરીએ છીએ અમે ક્ષણોની મેથડ ની ભાષામાં ગઈકાલે ઑપરેટરના સંદર્ભમાં મેટ્રિક્સ કો એફિશિયન્ટ ને જોયો તે કપ્લિંગ કો એફિશિયન્ટ છે તેથી મારે મૂલ્યાંકન કરવું પડશે તેથી ચાલો આ તે બાબતો છે જેની મારે ચિંતા કરવાની છે ચાલો આપણે એક સેગમેન્ટ લઈએ ચાલો આપણે તેને સેગમેન્ટ i કહીએ મારે મૂલ્યાંકન કરવું પડશે હું તેને ફક્ત d l કહું છું કારણ કે તે વક્ર હોઈ શકે છે અને મારે તેનું મૂલ્યાંકન કરવું પડશે જેનું મૂલ્યાંકન કરવાનું છે વિદ્યાર્થી સેગમેન્ટ મારો મતલબ છે સેગમેન્ટ એટલે આના જેવો સેગમેન્ટ અને કેટલાક આવા તમામ સેગમેન્ટમાં મેં આખી વસ્તુને કેટલાક સેગમેન્ટમાં વિભાજિત કરી છે મારે દરેક સેગમેન્ટ પર આ ઇન્ટિગ્રલનું મૂલ્યાંકન કરવું પડશે વિદ્યાર્થી સર મૂળભૂત રીતે અમારી પાસે સેગમેન્ટ નથી હા કારણ કે મારા બેઝિક ફંક્શન પલ્સ ફંક્શન છે તેથી આ પલ્સ ફંક્શન માત્ર એક સેગમેન્ટની જમણી બાજુએ શૂન્ય નથી તેથી જ્યારે હું ઇન્ટિગ્રલનું મૂલ્યાંકન કરવા જાઉં છું ત્યારે મારે દરેક સેગમેન્ટનું આ ઇન્ટીગ્રેશન સૉર્ટ એક પછી એક કરવું પડશે કારણ કે હું સબ ડોમેન બેઝિસ ફંક્શનનો ઉપયોગ કરું છું તેથી તે સેગમેન્ટના માત્ર એક ભાગમાં નોન જીરો છે જે બરાબર છે તેથી આ ઇન્ટેગ્રલ તે છે જે મારે આ અને આ બંને માટે મૂલ્યાંકન કરવું છે અને ઠીક છે શું અમારી પાસે છે શું આપણે પહેલેથી જ કંઈપણ શીખ્યા છીએ જે આપણને આ ઇન્ટેગ્રલ ઘટકોનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે નયુમેરિકલ સંકલન અમે નયુમેરિકલ ઇન્ટીગ્રેશન પર એક મોડ્યુલ પહેલેથી જ જોયું છે અને નયુમેરિકલ સંકલન શા માટે જરૂરી છે તેનું કારણ એ છે કે આ ફંક્શન્સ હેન્કેલ ફંક્શન્સ અને તેથી વધુ તે ઘણીવાર વિશ્લેષણાત્મક એકીકૃત નથી હોતા તેથી મારે આ નયુમેરિકલ રીતે મૂલ્યાંકન કરવાની જરૂર છે તેથી હું આ જમણા ક્વોડરેચર નું મૂલ્યાંકન કરવા માટે ક્વોડરેચર ક્વોડરેચર રુલ દ્વારા ગુણાકાર કરવાથી મને ઇન્ટિગ્રલ મળે છે તેથી તે અમારી વ્યૂહરચના હશે